હવે આપણે એક ઇન્ડક્ટરમાં પાવર અને એનર્જી ઉપર ધ્યાન આપીશું આપણે કેપેસિટર માટે આ પહેલેથી જ કર્યું છે અને જેમ તમે વોલ્ટેજ કરંટના સંબંધો જાણો છો તેમ કેપેસિટર્સ અને ઇન્ડક્ટર્સ વોલ્ટેજ અને કરંટ ઇન્ટરચેન્જની ભૂમિકાઓ સાથે ગાણિતિક અર્થમાં સમાન વર્તન કરે છે અને જ્યાં સુધી એનર્જીનો સવાલ છે ત્યાં સુધી આપણે એક જ વાત કહીશું અમારી પાસે એક ઇન્ડક્ટર L છે તેની સાથે વોલ્ટેજ V છે અને તેના દ્વારા કરંટ I અને કોઈપણ બે ટર્મિનલ વાળા એલિમેન્ટ માટે પાવર છે તે વોલ્ટેજ અને કરંટની પ્રોડક્ટ છે પરંતુ ઇન્ડક્ટરમાં અમારી પાસે ઇન્ડક્ટન્સ LdIdt I ને બદલી વોલ્ટેજ બનવાનો છે અહીં અમને LdIdt મળે છે તેથી પહેલાની જેમ આ થોડું જટિલ લાગે છે પરંતુ મહત્વની વાત એ છે કે આ પણ પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે છે તેથી જો તમે આ પ્રોડક્ટને જુઓ તો આપણી પાસે ખરેખર આ શક્યતાઓ છે ચાલો કહીએ કે કરંટ 0 અને વધતો એટલે કે તેનું ડેરિવેટિવ પણ 0 કરતા વધારે છે તો ઇન્ડક્ટર પાવર શોષી લે કરવામાં આવે છે તેવી જ રીતે જો I જે 0 થી વધારે હોય અને ઘટતો હોય તો તે સમય ડેરિવેટિવ 0 હોય તો તે પાવર ડીલીવર કરે છે અને I 0 અને તે ઓછું નેગેટિવ બની રહ્યું છે તે સમય ડેરિવેટિવ 0 થી વધારે હશે અને તે પાવર ડીલીવર કરે છે કારણ કે નેગેટિવ કરંટ અને પોઝિટિવ ડેરિવેટિવનું પ્રોડક્ટ અહીં પોઝિટિવ સંખ્યા આપશે છેલ્લે નેગેટિવ માટે I અને પાવરને શોષી લે છે હવે કેપેસિટરના કેસ માટે મારી પાસે કેટલાક વેવફોર્મ છે અને તમને બતાવ્યું કે આવું કેવી રીતે થઈ શકે છે તેથી તમે સમાન વસ્તુ કરી શકો છો પરંતુ કેપેસિટરના કિસ્સામાં વોલ્ટેજ વેવફોર્મને બદલે કરંટ વેવફોર્મ માટે છે તેથી અત્યાર સુધીમાં તે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ કે ઇન્ડક્ટર પણ પાવરને શોષી શકે છે અથવા પાવર ડીલીવર કરી શકે છે હવે આપણે કેવી રીતે નક્કી કરીશું કે તે એક્ટિવ છે કે પેસિવ છે ફરીથી કેપેસિટર તરીકે આપણે ઇન્ડક્ટર માટે 0 સ્ટેટ્સથી શરૂ થતી એનર્જીને જોઈશું કે શું તે એનર્જી શોષી શકે છે અથવા ડીલીવર કરી શકે છે જો તમે ઇન્ડક્ટર દ્વારા શોષિત એનર્જી ને જુઓ અને જ્યારે આપણે એનર્જી કહીએ છીએ ત્યારે આપણે સમયનો ઈન્ટરવલ સ્પષ્ટ કરવો પડશે આપણે તે સમયના ઈન્ટરવલમાં પાવરને સંકલન કરવો પડશે સંકલનની મર્યાદા એવી હોવી જોઈએ કે તે સમયના ઈન્ટરવલ સુધી ફેલાયેલી હોય હવે હું કલ્પના કરું છું કે ઇન્ડક્ટર કરંટ સોર્સ દ્વારા ચલાવવામાં આવે છે કેપેસિટર્સ કેસ માટે અગાઉ મેં હમણાં જ કેપેસિટર અને કેટલાક વોલ્ટેજ V ફોર્મ બતાવ્યું હતું જેને તમે વોલ્ટેજ સોર્સ દ્વારા ચલાવવામાં આવતા કેપેસિટર તરીકે વિચારી શકો છો અહીં હું તેને કરંટ સોર્સ I સાથે ચલાવી રહ્યો છું અને સમય જતાં તેમાં થોડો ફેરફાર I વિરુદ્ધ t છે ચાલો કહીએ કે તે 0 થી શરૂ થાય છે અને પછી t1 સમયે તે ચોક્કસ મૂલ્ય IL ઉપર જાય છે તેથી દરેક સમયે તે ઇન્ટિગ્રલ VtItdt LdIdt જે તમને એનર્જી આપે છે અને સંકલનનો ઈન્ટરવલ 0 થી t1 છે જેમ કે આ પહેલાં થોડું જટિલ લાગે છે પરંતુ તમે સરળતાથી જુઓ છો કે આ કરંટના વર્ગ સમય ડેરિવેટિવ સાથે સંબંધિત છે કારણ કે ddt2IdIdtછે તેથી આ ઇન્ટિગ્રલ L 2 ઇન્ટિગ્રલ 0 થી t1 સમય જતાં I2નો સમય ડેરિવેટિવ હોવાનું બહાર આવ્યું છે મૂળભૂત રીતે આપણી પાસે સમય જતાં કરંટનુંનો વર્ગ ઇન્ટિગ્રલ સમય ડેરિવેટિવ છે તેથી 0 થી t1 આના ઈન્ટરવલમાં ઇન્ડક્ટર દ્વારા શોષાયેલી એનર્જી છે I સ્ક્વેરના સમયના ડેરિવેટિવ સમયના રેફરન્સમાં આ એક ઇન્ટિગ્રલ છે તેથી દેખીતી રીતે તે પોતે જ ફંક્શન છે જે 0 થી t1 સુધી I નો વર્ગ છે જેમ જેમ સમય 0 થી t1 સુધી જાય છે તેમ ઇન્ડક્ટર કરંટ 0 થી ચોક્કસ મૂલ્ય IL સુધી જાય છે તેથી આ સંખ્યા કંઈ નથી પરંતુ 12LIL2છે તો આ પરિણામ આપણને સૌ પ્રથમ શું કહે છે જો તમે ઇન્ડક્ટરમાં 0 થી I1 માં કરંટ t1 માં બદલો છો તો ઇન્ડક્ટરને કુલ એનર્જી 12LIL2ડીલીવર થશે હવે તે 0 થી IL સુધી કરંટ કેવી રીતે મળે છે તેના ઉપર આધાર રાખતો નથી તો તે કોઈ પણમાં કરી શકે છે જેનાથી તમને સમાન જવાબ મળશે તેથી તે ઉપરથી આપણે એવું પણ અનુમાન કરી શકીએ કે જો ઇન્ડક્ટર કરંટ IL વહન કરે છે તો તેની પાસે 12LIL2ની સંગ્રહિત એનર્જી હશે તેથી કરંટ IL વહન કરતા ઇન્ડક્ટરમાં સંગ્રહિત એનર્જી 12LIL2છે હવે કેપેસિટરની જેમ જ્યારે તમે ઇન્ડક્ટર કરંટને 0 થી ચોક્કસ મૂલ્ય ILઉપર લઈ જાઓ છો ત્યારે તે ચોક્કસ માત્રામાં એનર્જી શોષી લે છે અને તે પછી તે બધું પાછું મેળવી શકે છે તેથી ધારો કે કરંટ 0 ઉપર પાછો જાય છે પછી આ બધી એનર્જી ઇન્ડક્ટરમાંથી બાકીની સર્કિટમાં પાછી આવશે પરંતુ 0 થી શરૂ કરીને ઇન્ડક્ટર માત્ર એનર્જીને શોષી શકે છે કારણ કે જો તમે એનર્જીની એક્સપ્રેશન જુઓ છો તો અમારી પાસે IL2છે જે હંમેશા પોઝિટિવ સંખ્યા છે તેથી તે હંમેશા એનર્જીને શોષી લે છે અને તે કેપેસિટર અથવા રઝિસ્ટરની જેમ પેસિવ એલિમેન્ટ પણ છે રઝિસ્ટરથી વિપરીત તે એનર્જીને ડિસિપેટ કરી શકતું નથી તે માત્ર એનર્જીનો સંગ્રહ કરે છે જે પછીથી પુનઃપ્રાપ્ત કરી શકાય છે તેથી ઇન્ડક્ટર એક પેસિવ એલિમેન્ટ છે તેથી ઘણી બાબતોમાં તે કેપેસિટર જેવું જ છે કેપેસિટરના કિસ્સામાં મેં ઇન્ડક્ટરને થોડી વધારે ઝડપથી વર્તન કર્યું હતું કારણ કે ગાણિતિક ધરાવે છે અને માત્ર આનંદ માટે હું કહી દઉં કે કરંટ 0 પહેલા 0 ની બરાબર છે અને તે નેગેટિવ જાય છે અને તે ચોક્કસ સમય પછી આ મૂલ્ય ઉપર રહે છે તેથી મને કહેવા દો કે કરંટ 100 માઇક્રોસેકન્ડના ઈન્ટરવલમાં 0 થી 10 મિલી એમ્પીયરમાં બદલાય છે અને તે t 100 માઇક્રોસેકન્ડ્સ પછી 10 મિલી એમ્પીયર ઉપર રહે છે તેથી આપણે આ સાથે તમામ પ્રકારની ગણતરી કરી શકીએ છીએ સૌ પ્રથમ ચાલો આ ધ્રુવીયતામાં છે જે ઇન્ડક્ટરમાં કોન્સ્ટન્ટ કરંટને અનુરૂપ છે અને તે કરંટ કેટલો છે તે યાદ રહેશે કે મેં આને સીધી રેખાના ભાગો તરીકે લીધા છે તેથી ઢાળની ગણતરી કરવી સરળ છે તે 100 માઇક્રોસેકન્ડના ઈન્ટરવલ ઉપર 10 મિલીએમ્પ ફેરફારના 1 મિલી હેનરી ગણા હશે આ 0 1 વોલ્ટ બનશે તેથી આ 0 1 વોલ્ટ છે આપણે સમય વિરુદ્ધ ત્વરિત પાવરનું સ્કેચ પણ કરી શકીએ છીએ તેથી હવે શું થાય છે સ્પષ્ટપણે t બરાબર 0 ની પહેલાં અથવા t 100 માઇક્રોસેકન્ડ પછી વોલ્ટેજ 0 હશે તેથી વોલ્ટેજ ટાઇમ્સ કરંટનું પ્રોડક્ટ પણ 0 હશે અને આ બે વચ્ચે 0 અને 100 માઇક્રોસેકન્ડ વચ્ચે તે છે આ કોન્સ્ટન્ટ અને સીધી રેખાની પ્રોડક્ટ છે તેથી તે એક સીધી રેખા હશે જે પોઝિટિવ મૂલ્યો ધરાવે છે કારણ કે કરંટ અને વોલ્ટેજ બંને નેગેટિવ છે અને આ મૂલ્ય આ બંનેની પ્રોડક્ટ છે જે 10 મિલી વોટ્સ થાય છે હંમેશની જેમ જો તમે એનર્જીની ગણતરી કરવા માંગો છો તો તમે ઇચ્છો તે ઈન્ટરવલ ઉપર સમય જતાં પાવરને સંકલન કરી શકો છો પરંતુ આપણે જાણીએ છીએ કે તે કરવા માટે એક સરળ રીત છે તેથી ચાલો કહીએ કે આપણે ઇન્ડક્ટરમાં t 100 માઈક્રોસેકન્ડમાં એનર્જીને ધ્યાનમાં લેવાની છે આપણે માત્ર અડધા L IL2 ની ગણતરી કરવાની છે જ્યાં IL કરંટ t 100 માઇક્રોસેકન્ડ છે અને આ અડધા ગુણ્યા 1 મિલી હેનરી ગુણ્યા IL જે 10 2 એમ્પીયર વર્ગ માટે કરંટમાંથી ચોક્કસપણે વોલ્ટેજ તેમજ પાવર અને એનર્જીની સમાન ગણતરીઓ કરવા માટે સમર્થ હોવા જોઈએ